તેથી ફરીથી આપણે DC સર્કિટ ના બીજા ઉદાહરણ પર આવીએ તેથી ઘણાં ઉદાહરણોમાં મુશ્કેલી હોવી જોઇએ નહીં જો કોઈ પણ પુસ્તકમાંથી જોઈશું તો કહેશે કે કોઈપણ પુસ્તક દ્વારા પસાર થવામાં આ વિવિધ પ્રકારની સમસ્યા વધુ મળશે નહિ તેથી તે તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે પરંતુ ફરી એક વાર પુનરાવર્તન કરવું કે AC સર્કિટ સિંગલ ફેઝ માટે તેમ જ 3 ફેઝ તે આપી શકતું નથી ઘણા ઉદાહરણો c se ને કારણે બધું હવે જાણીતું છે ફક્ત એટલું જ કારણ કે તે કોમ્પ્લેક્ષ સંખ્યા ગણતરી માટે સમય લે છે અહીં DC કોમ્પ્યુટેશનલ 4 ગણા અથવા તેનાથી વધુ હશે તેથી તેથી જ ઘણાં દાખલાઓ આપી રહ્યા છે DC સર્કિટ ના ઉદાહરણ માટે કે જે કંઈ પણ લેશે તેને ઓપન માનશે કે આમાં એક કરતાં વધુ ભિન્નતા નહીં મળે ચાલો આ ઉદાહરણ પર આવીએ તેથી હવે સવાલ એ છે કે અહીં ટર્મિનલ 1 2 માં થેવેનિન સમકક્ષ સર્કિટ મેળવવાનું છે હવે તે થેવેનિન સમકક્ષ છે જે તેને સરળતાથી નોર્ટન માં રૂપાંતરિત કરી શકાય છે તેથી ત્યાં એક ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે જે 3 i0 છે અને આ i0 છે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ આધારિત વોલ્ટેજ સ્રોત છે તેનો અર્થ છે તેને a સાથે જોડો જેને વોલ્ટેજ સ્રોત કહે છે કારણ કે તે RThevenin વિના મળી શકતું નથી તેથી RThevenin મેળવવાનું છે તેમ જ ત્યાં કોઈ ઇનડીપેન્ડેન્ટ સ્રોત નથી જે પછીથી આપણે જોઈશું તેથી ફક્ત ડીપેન્ડેન્ટ સ્રોત છે તેથી જો આ ફક્ત 1 મિનિટ સુધી જુઓ હવે જો અહીં વોલ્ટેજ સ્ત્રોત લાગુ કરો તો વોલ્ટેજ 1 વોલ્ટેજ સ્રોત માની લો કે V0 આપવામાં આવ્યું છે અને આ વોલ્ટેજ સ્ત્રોત આ વોલ્ટેજ સ્રોત V0 આપવામાં આવે છે તેનો અર્થ એ કે આ બિંદુએ આ વોલ્ટેજ સ્રોત V0 ખરેખર 1 વોલ્ટ છે કારણ કે શું કહે છે કારણ કે નીચા વિદ્યુત તત્વો અહીં જોડાયેલા છે તેથી આ V0 1 વોલ્ટ છે તેથી આ કિસ્સામાં આ i0 કરંટ દાખલ થઈ રહ્યું છે તેને બોલાવું પડશે અને આ કરંટ એ V0 ભાગ્યા 6 હશે તો V0 એ 1 વોલ્ટ છે તેથી મૂળભૂત રીતે તે 1 ભાગ્યા 6 એમ્પીયર 1 ભાગ્યા 6 એમ્પીયર બનશે અને જો જો શોધીએ અને જો આ રીતે લે છે કે કરંટ શું છે તો ધારો કે જો આ રીતે લો તો કરંટ શું છે અહીં દાખલ થાય છે અહીં પ્રવેશે છે તેને લો અથવા કરંટ બહાર નીકળે છે તેથી કરંટ પસાર થતો કરંટ 1 ભાગ્યા 6 છે અને જો કરંટ આ નોડમાંથી નીકળે છે એ આ નોડ પર KCL માટે જાય છે અને આ વોલ્ટેજ આ વોલ્ટેજ V0 1 વોલ્ટ છે અને V0 નો અર્થ V0 છે છે તો પછી આ છે અને જો આ આની જેમ ફરે છે તેને એન્ટિકલોક દિશા કહો અને આ કરંટ છે જો તે છે તો તે 3 હશે તે 3 i હશે પછી ટર્મિનલ તેની સામે છે 3 i0 3 i0 પછી V0 0 અને V0 1 વોલ્ટ તેનો અર્થ એ કે 3 V0 એ 1 વોલ્ટ છે જે 1 3 i0 છે તેનો અર્થ છે 1 3 i0 ભાગ્યા 3 તેથી જો હવે નોડ પર KCL લાગુ કરો તેથી i0 આ પ્રવેશ કરનાર આ કરંટ છે અને 1 ભાગ્યા 6 છે કારણ કે આ વોલ્ટ V0 ભાગ્યા 6 છે કારણ કે 6 Ω અવરોધ તેથી 1 ભાગ્યા 6 તેથી જો અહીં 1 3 0 ભાગ્યા 3 ની દ્રષ્ટિએ અહીંની અભિવ્યક્તિ મૂકીએ તો તેને હલ કરો i0 મળશે તો ચાલો હું તેને સમજાવું તેથી તે અહીં છે i0 1 ભાગ્યા 6 1 3 i0 ભાગ્યા 3 તેથી i0 1 ભાગ્યા 4 એમ્પીયર અને RThevenin પછી V0 ભાગ્યા i0 જ્યાં V0એ 1 વોલ્ટ લીધો છે તેથી 1 ભાગ્યા 1 ભાગ્યા 4 તેથી 4 Ω RThevenin 4 Ω હવે આ સર્કિટ માં ત્યાં કોઈ ઇનડીપેન્ડેન્ટ સ્રોત નથી તે ડીપેન્ડેન્ટ સ્રોત છે ત્યાં કોઈ ઇનડીપેન્ડેન્ટ સ્રોત નથી તેથી જો V નો અર્થ થાય છે તો VThevenin 0 હશે કારણ કે તે ઇનડીપેન્ડેન્ટ સ્રોત ત્યાં શું છે એક ઉદાહરણ પણ જોયું છે તેથી VThevenin 0 હશે તેથી તેથી જ VThevenin 0 છે ફક્ત આ એક થેવેનિન સમકક્ષ સર્કિટ છે ફક્ત RThevenin છે કારણ કે VThevenin 0 હશે કારણ કે સર્કિટ માં કોઈ ઇનડીપેન્ડેન્ટ સ્રોત નથી તેથી આ સાથે થીવેનિન થીયરમ્સ અને નોર્ટન થીયરમ્સ શીખ્યા તેથી મૂળભૂત રીતે તે થેવેનિન નું નોર્ટન માં રૂપાંતર છે જ્યારે સ્રોત રૂપાંતર માટે જાઓ તેથી વર્ષોના અનુભવમાં જે પણ બતાવવામાં આવે છે તે વિદ્યાર્થીઓને સમસ્યા હલ કરવા માટે સમસ્યાનો સામનો કરવો પડે છે ખાસ કરીને સંખ્યાત્મક જ્યારે તેઓ RThevenin નો થીયરમ્સ છે તે નોર્ટન થીયરમ્સ છે તેથી તેથી જ કેટલાક ઉદાહરણો લેવામાં આવ્યા છે અને આ ઉદાહરણો આને સમજવામાં ઘણી મદદ કરશે જેને આ થેવેનિન અને નોર્ટન થીયરમ્સ કહે છે આગળ એક મહત્તમ પાવર ટ્રાન્સફર છે જે મહત્તમ પાવર ટ્રાન્સફર થીયરમ્સ છે તેથી સિદ્ધાંતની વાત કરીએ ત્યાં સુધી મહત્તમ પાવર ટ્રાન્સફર થીયરમ્સ ધ્યાનમાં લેવામાં આવે છે તેથી ઘણા વ્યવહારિક કિસ્સાઓમાં એક સર્કિટ લોડને પાવર પ્રદાન કરવા માટે રચાયેલ છે ઘણા વિસ્તારોમાં તેના ઉપયોગો છે જ્યાં લોડ પર પહોંચાડાયેલી પાવર ને મહત્તમ કરવી તે ઇચ્છનીય છે તેથી આ કેસમાં તે મળશે શોધી કાઢશો કે મહત્તમ પાવર શોધવા માટે થેવેનિન સમકક્ષ ખૂબ જ ઉપયોગી છે તેથી રેખીય સર્કિટ મહત્તમ પાવર ને લોડ સુધી પહોંચાડી શકે છે જ્યાં મહત્તમ પાવર શોધવામાં થેવેનિન સમકક્ષ ઉપયોગી છે અને એક રેખીય સાઇટ રેખીય સર્કિટ લોડને પહોંચાડી શકે છે તેથી માની લો કે લોડ અવરોધ RL ને બદલી શકાય છે તેથી તેનો અર્થ એ છે કે ફક્ત RL બદલાય છે અને બાકીનું સર્કિટ તેને નક્કી કરતા પહેલા એક નિશ્ચિત વસ્તુ છે જેનું પ્રતિનિધિત્વ VThevenin અને RThevenin કરી શકે છે કારણ કે RL સિવાય સર્કિટ માં બાકીના કોઈપણ પરિમાણો બદલાતા નથી તેથી જો તેવું છે તો માની લો કે જ્યાં સર્કિટ આપવામાં આવી છે ત્યાં VThevenin અને RThevenin મળ્યું છે અને લોડ અવરોધ જોડાયેલ છે આ પ્રતીક એક ચલ પ્રતીક છે પછી iL iL VThevenin ભાગ્યા RThevenin RL છે અને તેથી લોડ પરનો પાવર RL p L iL 2 RL તેથી iL આ સર્કિટ માંથી iL VThevenin ભાગ્યા RThevenin RL છે તેથી તે iL 2 RL છે તેથી VThevenin ભાગ્યા RThevenin RL આખાનો વર્ગ RL તેથી આ પાવર નું સમીકરણ છે હવે આપેલ સર્કિટ માટે કે VThevenin અને RThevenin બંને નિશ્ચિત છે ફક્ત RL એ ચલિત VThevenin છે અને RThevenin નિશ્ચિત છે હવે જો આલેખ p L વિરુદ્ધ RThevenin RL તેથી આલેખ જે 0 થી શરૂ થશે તેથી આલેખ આના જેવો હશે તેથી આ મહત્તમ બિંદુ છે જે મહત્તમ પાવર ટ્રાન્સફર છે તે ત્યારે થશે જ્યારે RL RThevenin હશે અને આ બાજુ RL છે અને આ બાજુ p L છે અને pLmax આ બિંદુ છે તે pLmax છે RL RThevenin માટે છે તો કેવી રીતે મેળવશે RL RThevenin કે જે અહીં છે - જે RL ની સાપેક્ષે વિકલન છે જો આપણે આના સંદર્ભમાં વિકલન લઈએ તો આ મળશે તેથી RL એ 0 અને અનંતની વચ્ચે બદલાઈ શકે છે પરંતુ જો d p L ભાગ્યા d RL 0 આ સમીકરણ સંખ્યા 16 આપવામાં આવે છે તેથી જો આ વિકલન 0 પર લઈએ તો પછી RL RThevenin મળશે તેથી મહત્તમ પાવર ત્યારે થાય છે જ્યારે RL RThevenin થશે તેથી જો આ સમીકરણમાં RL RThevenin મૂકો હવે આ સમીકરણમાં RL RThevenin જો આ સમીકરણમાં RL RThevenin મૂકો પછી મળશે pLmax VThevenin 2 ભાગ્યા 4 RThevenin મળશે આ તેને આમાં રાખી શકે છે ધ્યાનમાં રાખો કે મહત્તમ પાવર Sએ VThevenin 2 ભાગ્યા 4 RThevenin ની બરાબર છે ચાલો હવે એક ઉદાહરણ લઈએ તેથી મહત્તમ પાવર ટ્રાન્સફર માટે RL નું મૂલ્ય નક્કી કરો આકૃતિ 79 માં બતાવેલ સર્કિટ માં પણ મહત્તમ પાવર મળશે તેથી પ્રથમ વસ્તુ મહત્તમ પાવર ટ્રાન્સફર થીયરમ્સ મહત્તમ પાવર માટે તે RL એ RThevenin બનશે એટલે કે આ સર્કિટ માં VThevenin અને RThevenin મેળવવાનો રહેશે તેથી અને પછી મહત્તમ પાવર ટ્રાન્સફર RThevenin માટે જે RL RThevenin તો ચાલો હું તેને સમજાવું તેથી આ RL ખોલવા માટે RL ખોલો અને RL શોધવા માટે પહેલા તેથી કરંટ સ્રોત તેને બંધ કરવું જોઈએ તેથી તે ઓપન છે અને વોલ્ટેજ સ્ત્રોત બંધ કરવું જોઈએ તેથી તે શોર્ટ છે તેથી આ કિસ્સામાં જો આમ કરો તો પછી 12 Ω અને 6 Ω મળશે તેઓ સમાંતર છે તેથી તેનો અર્થ એ કે 12 6 ભાગ્યા 12 6 તો તે 72 ભાગ્યા 8 છે 4 Ω તે સાથે આ 2 Ω અને 3 Ω શ્રેણીમાં છે તેથી તે 4 3 2 હશે તેથી તે RThevenin હશે તે 9 Ω હશે તે સંગ્રહ કરી શકે છે અને તે જ રીતે VThevenin વોલ્ટેજ VThevenin શોધવા માટે હોય છે તેથી તે ઓપન સર્કિટ છે તેથી અહીં લો 2 મેશ i1અને i2 તે મેશ કરંટ i1 અને i2 અને આને હલ કરો તેથી આ RThevenin RThevenin તમને સીધું જ કહ્યું હતું તે હશે 9 Ω કારણ કે આ બંને સમાંતર છે તેમની સમકક્ષ હશે 12 6 ભાગ્યા 12 6 તેથી 4 Ω તેથી 4 3 2 તેથી તે 9 છે Ω અને આ સ્થિતિમાં જ્યારે આ કલોકવાઈઝ દિશામાં એક કરંટ i1 અને i2 લો તેથી આ કરંટ માં બે એમ્પીયર ઉપર જતા અને આ પ્રમાણે લઈ રહ્યા છે તેથી i2 2 એમ્પીયર 2 એમ્પીયર છે તેથી તેનો અર્થ એ છે કે i2 જાણીતું છે તેથી અહીં આ લૂપમાં KVL લગાવો i2 જાણીતું છે આમ કરવાથી i2 2 એમ્પીયર છે તેથી આ અર્થમાં આ કિસ્સામાં તે હશે 6 i1 આ 6 i1 6 i1 12 i1 i2 છે કારણ કે આ આને ખસેડે છે 12 0 છે તેથી અને i2 2 એમ્પીયર છે તેથી અહીં i2 2 એમ્પીયર મૂકો અને i1 માટે હલ કરો ચાલો હું તેને સમજાવું તે પછી તેથી Voc RThevenin 9 Ω અને i2 2 એમ્પીયર તમને કહ્યું અને તેને મેશ માં તે લાગુ કરવું જે પણ મળશે i1 વધુ મળશે 2 ભાગ્યા 3 એમ્પીયર એટલે કે i1 જે આ સર્કિટ માં છે i1 2 ભાગ્યા 3 તો પછી શું શોધી કાઢવું તેને શું કહેવું VThevenin VThevenin શોધવા તેથી આ કિસ્સામાં કઈ રીતે જોઈએ જોઈ શકે તેવો દેખાવ શોધી શકે છે VThevenin શોધવા માટેની અન્ય ઘણી રીતો છે તેથી આ કિસ્સામાં જો અહીં કોઈ કરંટ નથી કારણ કે તે ઓપન છે પરંતુ અહીં જે કંઇ કર્યું છે KVLને લાગુ કરો તેથી આ કિસ્સામાં શું થશે આ i2 જો આ રીતે લેવું તે ફક્ત આના જેવું છે તેથી તે 3 i2 હશે પછી 6 i1 કારણ કે આ લે છે પછી 12 Voc 0 હશે આ રીતે રીતે લખી શકાય છે અહીં પણ જો અહીં જોઈએ તો લઈ શકે છે જો ઇચ્છા હોય તો તમે સરેરાશ લઇ શકો છો મને તે સમજાવા દો જો ઇચ્છો તો આ પણ અહીં મળે તે તેને કલોકવાઈઝ દિશામાં લઈ શકે છે અથવા એન્ટિકલોકવાઇઝ થી વાંધો નથી તેથી આ કિસ્સામાં તે જે બનશે તે 3 i2 12 બનશે આ રીતે આ રીતે 12 i1 i2 Voc સમાન પરિણામ મળશે તેથી આ રીતે સમાન રીતે આ વસ્તુ માટે આ સમીકરણ લખી રહ્યાં છીએ કે 3 i2 VThevenin 12 i2 i1 અહીં આ કિસ્સામાં શું કહેવાતું જે રીતે જોયું તે ચાલ્યું છે - એન્ટિકલોકવાઇઝ આ સમીકરણ તેમાં લખાયેલું છે કલોકવાઈઝ દિશામાં બોલાવો તેનો અર્થ એ કે ફક્ત ચિહ્ન બદલો તો જે પણ કહેવામાં આવશે તે હશે 3 i2 તે હશે તે 12 i1 i2 0 હશે જો ચિહ્નને કલોકવાઈઝ દિશામાં અને એન્ટિકલોકવાઇઝમાં બદલો તેથી આ ઉકેલો VThevenin 22 વોલ્ટ સાથે તેથી 1 મહત્તમ પાવર ટ્રાન્સફર RL RThevenin છે તેથી આ ફોર્મ્યુલા છે pLmax VThevenin 2 ભાગ્યા 4 RL છે તો 222 ભાગ્યા 4 9 તો 13 44 વોટ આ pLmax છે તેથી આકૃતિ 81 ના સર્કિટ માં કયા અવરોધ RL મહત્તમ પાવર ને શોષી લેશે અને પાવર શું છે તેથી અહીં પણ તે જ વસ્તુ શોધી કાઢવાની છે VThevenin અને RThevenin એક ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્ત્રોત છે આ ix છે કરંટ અહીં છે ix છે આ ix અહીં છે તેથી તે કિસ્સામાં મહત્તમ પાવર ટ્રાન્સફર જાણો pLmax VThevenin 2 by 4 RThevenin માટે શું થશે તો અહીં તે ઓપન સર્કિટ છે Voc એ ઓપન સર્કિટ છે અને જલદી તે ઓપન સર્કિટ છે ત્યાં એક વસ્તુ છે અને તેને ફક્ત ix છે તે પહેલાના ix સાથે તે બદલાશે પરંતુ તે ના કરો તે સમજી શકાય તેવું છે તેથી આ Voc VThevenin માટે છે આ છે આને શું કહે છે 4 એમ્પીયર કરંટ તે ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે અને આ 10 Ω છે અને આ 4 Ω છે તેથી કરંટ માંથી આ આ ix તો અહીં તે ix તે કરંટ ડીવીઝન છે તેથી તે 40 ભાગ્યા 10 40 આ 4 એમ્પીયર આ 4 એમ્પીયર કરંટ છે તેથી મૂળભૂત રીતે તે 3 2 એમ્પીયર હશે તેથી ix 3 2 એમ્પીયર હશે 2 એમ્પીયર કરંટ છે તેથી આ 3 2 એમ્પીયર કરંટ છે કારણ કે તે 3 2 છે તેથી આ 4 3 2 તે મેળવી શકશે 0 8 એમ્પીયર છે તેથી ત્યાં બિંદુ 8 એમ્પીયર છે જેનો અર્થ છે કે આ 10 ix ix 3 2 છે એનો અર્થ એ કે આ 10 ix એ 10 3 2 હશે એટલે કે 32 વોલ્ટ તેથી અને આ કરંટ 0 8 એમ્પીયર છે હવે Voc ને મેળવવા માટે ધારો કે KVL અહીં લાગુ કરી શકો છો તેથી તે કિસ્સામાં તે 10 ix 10 ix 30 વોલ્ટ 32 વોલ્ટ હશે તેથી કારણ કે 10 ix ત્રીસ વોલ્ટ ટર્મિનલ પ્રથમ આવી રહ્યું છે 32 અને આ 0 8 એમ્પીયર આ કરંટ આમાંથી પસાર થઈ રહ્યું છે 40 0 8 શું છે તેથી 40 0 8 તે પછી ટર્મિનલ પ્રથમ મળે છે તે પછી Voc 0 આશા છે કે આપણે કોઈપણ શબ્દ ચુક્યા નથી તેથી Voc 64 વોલ્ટ તેથી ચાલો હું તેને સમજાવું તેથી જો આ તરફ જાઓ તે પહેલાં આ જુઓ VThevenin અહીં 64 વોલ્ટ મળ્યું તો તે રીતે કહેવામાં આવ્યું છે કે હવે તે કેવી રીતે કરવું તે પ્રશ્ન છે તે જ રીતે નોર્ટન માટે પણ ફક્ત નોર્ટન ને મેળવવા માટે નોર્ટન એટલે કે તે શોર્ટ સર્કિટ છે સમસ્યામાં કંઇ કહેવામાં આવ્યું નથી આ ix ' છે અને - શું બોલાવેલ છે અને આ 10 Ω છે અને આ 40 Ω છે અને આ છે આને શું કહે છે તે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે તેથી જ્યારે પણ આ લાગુ કરો આ નોર્ટન પછી તે શોધવા માટે તેને અહીં ix એમ્પીયર આપવામાં આવ્યું છે હવે તે કેવી રીતે મેળવી રહ્યું છે તે જાણો તો પ્રશ્ન એ છે કે આ શોર્ટ કરી દેવામાં આવે છે તેથી આ ભાગને શોર્ટ કરવામાં આવ્યું છે તે શોધવા માટે તેથી મૂળભૂત રીતે શું હશે અને આ ix ix ix ' છે તો અને આ શોર્ટ કરી દેવામાં આવ્યું છે તેથી પ્રથમ વાત એ જોવાનું છે કે આ કરંટ ડીવીઝન કેવી રીતે છે તેથી જુઓ આ વસ્તુ કે આ 10 Ω અને 40 Ω તેઓ સમાંતર અને અગાઉના પહેલાંના છે અને આ ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્ત્રોત ix ix ' છે તેથી આ કિસ્સામાં ix શું છે તે પહેલાંની જેમ તે ix તે 3 બિંદુ હશે તેને બોલાવો 3 2 એમ્પીયર અને કરંટ પસાર થશે 0 8 એમ્પીયર પહેલાં જેવું છે હવે પ્રશ્ન એ છે કે isc શું છે કારણ કે આ એક શોર્ટ સર્કિટ પાથ છે તેથી કારણ કે તે એક શોર્ટ સર્કિટ પાથ છે તેથી isc શું થશે તેથી તે વસ્તુ છે તેથી સવાલ એ છે કે આ આટલું જલ્દી તે મેળવવામાં આવે છે તેટલું જલ્દી 1 મિનિટનો સમય મળે છે શોર્ટ સર્કિટ પાથ આ શોર્ટ સર્કિટ પાથ છે તેથી આ 4 એમ્પીયર કરંટ આ સીધા જ પસાર થશે શોર્ટ સર્કિટ પાથ કારણ કે આ કિસ્સામાં તે બિનઅસરકારક હશે તે બિનઅસરકારક રહેશે અને આ તે જ કિસ્સામાં i જો તે બિનઅસરકારક છે એટલે આ - ix એ 0 હશે તેથી અહીં કંઇ હશે નહીં અને isc એ 4 એમ્પીયર સરળ હશે તેથી જો સામાન્ય રીતે કોઈપણ કરંટ શોર્ટ સર્કિટ માંથી પસાર થાય છે તો તે કોઈ તરફ જશે નહીં જેને અન્ય કોઈ વિદ્યુત તત્વ કહો તેથી આ છે મૂળભૂત રીતે ix ' એ 0 હશે તેથી અહીં કંઈપણ સક્ષમ નથી અને આ બધા 4 એમ્પીયર આ રીતે વહેશે જે શોર્ટ સર્કિટ લૂપમાં હશે તેથી isc 4 એમ્પીયર હશે તેથી જો આ આવે છે તેથી આ બધી બાબતો અહીં લખાઈ છે ફક્ત તેના પર જ જાઓ ix ' 0 ' 0 દરેક વસ્તુ લખી છે અને માત્ર એક જ વસ્તુ તે છે કે જ્યારે તે સમયે કરંટ ડીવીઝન છે ત્યારે ત્યાં શોર્ટ સર્કિટ નથી પરંતુ જે કહેવામાં આવ્યું છે પરંતુ જ્યારે શોર્ટ સર્કિટ હોય ત્યાં તેઓ કંઈપણનું પાલન કરશે નહીં અને તેથી isc 4 એમ્પીયર હશે તેથી RThevenin એ VThevenin ભાગ્યા isc જે 64 ભાગ્યા 4 તેથી 16 Ω થશે તેથી મહત્તમ પાવર ટ્રાન્સફર માટે RL RThevenin 16 Ω અને pLmax VThevenin 2 ભાગ્યા 4 RThevenin so 64વોટ તેથી આ જવાબ છે તેથી જુઓ અને આ કદાચ આ પ્રકરણનું છેલ્લું ઉદાહરણ છે કે સર્કિટ માં RL મળે છે અને મહત્તમ પાવર ટ્રાન્સફર પણ pLmax નક્કી કરે છે તેથી અહીં ખૂબ સમજાવશે નહીં તેથી વિડિઓ c se માટે 30 ઉદાહરણો ઘણાંએ સમજાવ્યા તે ખૂબ જ લાંબી પ્રક્રિયા છે તેથી અહીં 0 1 Vx અહીં છે Vx અહીં છે અને RL શોધવા પડશે અને RL બરાબર છે તેથી મહત્તમ પાવર શોધવા પડશે તેથી RL RThevenin તેથી Voc VThevenin તેથી આ બધી y દિશા આપવામાં આવે છે ix આપવામાં આવે છે Vx આપવામાં આવે છે અને આ નોડ છે અહીં KCL પણ લાગુ કરશે અને આ છે શોર્ટ સર્કિટ નોર્ટન પણ બતાવ્યું કે આ શોર્ટ સર્કિટ છે આ RThevenin છે તે નોર્ટન માટે ઓપન સર્કિટ છે તે થેવેનિન અને નોર્ટન ને બતાવવા આપવા માટે શોર્ટ સર્કિટ છે અને પછી પછી આ બે સર્કિટ તરફ નજર રાખવી તે VThevenin માટે છે અને આ V નોર્ટન માટે છે ત્યારબાદ બધું સમજેલું છે અને કૃપા કરીને તેમાંથી પસાર થાઓ આ સમજાવતો નથી આ એક છેલ્લું છે જે બધું વિગતવાર લખેલું છે બધું વિગતવાર લખેલું છે અને હવે બધું સમજી શકાય તેવું છે કારણ કે તે ઘણો સમય લે છે અને તે જણાવ્યા મુજબ નોડ માં કૃપા કરીને KCL લાગુ કરો અને તેને હલ કરો Vx 25 64 વોલ્ટ મળશે પછી VThevenin આપોઆપ 3 Vx i બનશે સમસ્યા તરફ ધ્યાન આપશો તેથી તે 76 9૨ વોલ્ટ અને ix Vx ભાગ્યા 46 4 એમ્પીયર પર હશે અને y એ 3 846 એમ્પીયર તેથી આ જો સાથે જેમ કે ટર્મિનલ્સ 1 2 શોર્ટ સર્કિટ Vx એ 0 છે આનો અર્થ છે 4 12 Ω એટલે કે 4 12 Ω તે ખરેખર છે 12 તે ફક્ત 1 મિનિટ છે તે Vx એ 0 છે તેથી ખરેખર અહીં સર્કિટ ને જુઓ Vx એ 0 છે તે ખરેખર 1 વન લેવામાં ભૂલ છે અહીં ખરેખર તે 8 છે તો તે 12 થશે તે લેખવામાં ભૂલ છે તેથી આ 12 હશે તેથી ચાલો હું તેને સમજાવું અને RThevenin બની જશે આ this VThevenin ભાગ્યા isc આ 8 12 છે તેથી 4 615 Ω છે તેથી આ માટે વધુ સમજાવવાની જરૃર નથી કારણ કે ઘણી વસ્તુઓ કરી છે તેથી અને મહત્તમ પાવર ટ્રાન્સફર માટે pLmax VThevenin 2 ભાગ્યા 4 RThevenin તેથી 76 9 2 ભાગ્યા 4 RThevenin જે 4 615 320 51 વોટ છે તેથી કુલ 31 અથવા 30 31 સમસ્યાઓ એ તેને બનાવી છે તેથી શીખવા માટે અહીં ઘણી સમસ્યાઓ છે તેથી દરેક પ્રકારની સમસ્યાનું નિરાકરણ જ્યારે કહેતી વખતે પણ કરવામાં આવ્યું છે ત્યારે ઘણી વાર ઘણીવાર દરેક સમસ્યા આપતી વખતે દરેક સમસ્યા આપતી પહેલા દરેક સમસ્યાનું નિરાકરણ પણ જાણવું પડે છે તેથી ડીસી ટ્રાન્ઝીયન્ટ અભ્યાસ કરવો પડશે અને કેપેસિટર અને ઇન્ડકટર્સ વિશે શીખવું પડશે તેથી આમાં ફક્ત એક અને બે વસ્તુઓ પર જતાં પહેલાં તે અભ્યાસ કરવો પડશે કોઈપણ પુસ્તક લો અને ખૂબ અભ્યાસ કરો અને કારણ કે આ ચોખ્ખું છે જુઓ આ c se નો લગભગ 75 થી 80 ટકા એ મૂળભૂત રીતે ઇલેક્ટ્રિક સર્કિટ થિયરી છે અને તેમાં આપવામાં આવ્યા છે તે સારા પુસ્તકો શોધી કાઢો તેમાં શું કહેવામાં આવ્યું છે તે c se માં હશે અને કોઈ પણ પુસ્તક શોધી કાઢો અને ઘણી સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરો કારણ કે આ c se મુખ્યત્વે સમસ્યાઓ માટે છે અને વિવિધ પ્રકારની સમસ્યાઓનો પ્રયાસ કરવો પડશે અને સમજણ મૂળભૂત ખ્યાલથી શરૂ થઈ રહ્યું છે વસ્તુઓ કેવી રીતે છે તે જોવાનો પ્રયાસ કરો અને શોધો કે કોઈ ગણતરીમાં ભૂલ કરી હોય કે નહિ અથવા કૃપા કરીને મને જણાવો હું મારી જાતને સુધારિશ અચકાવું નહીં મને મેઇલ કરવા અથવા પ્રશ્નો ફોરમમાં મૂકો જવાબ આપીશું તેથી આગળ કેપેસિટર અને ઇન્ડક્ટર્સ પર આવો તેથી અગાઉના પ્રકરણોમાં ઘણા સ્થળોએ લખ્યું છે કે તે પુસ્તકમાં છે પરંતુ પુસ્તક ક્યારેય લખાયેલું નથી તેથી કૃપા કરીને એક પ્રકરણ વાંચો તેથી પહેલાના પ્રકરણમાં એ અવરોધ અવરોધ અને સ્ત્રોતોથી બનેલા સર્કિટ્સનો અભ્યાસ કર્યો છે તેથી અભ્યાસ કરેલ અવરોધ અને ડીપેન્ડેન્ટ અથવા ઇનડીપેન્ડેન્ટ વોલ્ટેજ છે અથવા કરંટ સ્રોત છે જે બધા છે હવે હવે આ પ્રકરણમાં બે વધારાના સર્કિટ તત્વ રજૂ કરશે જે કેપેસિટર અને ઇન્ડક્ટર્સ છે તેથી ફક્ત આ પછી તેનો અભ્યાસ કરીશું પ્રથમ ઓર્ડર સર્કિટ કારણ કે કેપેસિટર ઇન્ડક્ટર્સ શીખવા માટે અને c se AC સર્કિટ લો તેથી આ પ્રકરણમાં રજૂ કરશે કે બે વધારાના સર્કિટ તત્વો છે કેપેસિટર અને ઇન્ડક્ટર્સ તેથી અવરોધ કરંટ વિધુત ઉર્જા નું ઉષ્મા ઉર્જા માં રૂપાંતર પરંતુ કેપેસિટર અને ઇન્ડક્ટર્સ એ ઉર્જા સંગ્રહ કરતાં તત્વો છે તેઓ તેમાં ઉર્જા સંગ્રહિત કરી શકે છે પરંતુ તેઓ ઉર્જા સંગ્રહિત કરી શકતા નથી તેથી તેથી જ તેઓ નિષ્ક્રિય તત્વો છે તેથી કેપેસિટર અને ઇન્ડક્ટર્સ ઉર્જા સંગ્રહિત કરે છે જે પછીથી પ્રાપ્ત થઈ શકે છે તેથી કેપેસિટર અને ઇન્ડક્ટર્સ ઉર્જા ઉત્પન્ન કરતા નથી જે ફક્ત આ તત્વો મૂકવામાં આવી છે અને તેને કાઢી શકાય છે તેથી આમ કેપેસિટર અવરોધ કેપેસિટર અને ઇન્ડક્ટર્સ એ નિષ્ક્રિય તત્વ હોવાનું કહેવામાં આવે છે તેથી કેપેસિટર ઇન્ડક્ટર્સ પણ નિષ્ક્રીય તત્વો કારણ કે તેઓ તેમના પોતાના દ્વારા તેઓ ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી કેપેસિટર માં તેમની ઉર્જા સંગ્રહિત કરી શકે છે અથવા ઇન્ડક્ટર્સ પણ મેળવી શકે છે તેનો અર્થ છે બીજી રીતે કેટલીકવાર કહેવું કે તેમની પાસે મેમરી છે કારણ કે તેઓ ઉર્જા સંગ્રહિત કરી શકે છે તેથી તેથી જ આ નિષ્ક્રિય તત્વો છે તેથી તે શું શીખશે કે આદર્શ કેપેસિટર પરનો વોલ્ટેજ એ કરંટ નું સમયની સાપેક્ષે સંકલન છે આ તે ઉચ્ચ માધ્યમિક ભૌતિકશાસ્ત્રમાંથી પણ શીખ્યા છો બીજી તરફ આદર્શ ઇન્ડક્ટર્સ નો વોલ્ટેજ એ કરંટ ના વિકલનના પ્રમાણસર છે જેણે તમે ઉચ્ચ માધ્યમિક ભૌતિકશાસ્ત્રના ઈલેક્ટ્રીસીટી પ્રકરણ માં શીખ્યા છો તેથી ઘણા પ્રકારો મને તેને સમજાવા દો તેથી ઘણા પ્રકારનાં ટ્રાંસડ્યુસર્સ એ કેપેસિટીન્સ અને ઇન્ડક્ટન્સ પર આધારિત છે આ પ્રકરણોનો અભ્યાસ કર્યા પછી મૂળભૂત સર્કિટ વિશ્લેષણ તકનીકને વિસ્તૃત કરવા તૈયાર થઈશું અગાઉના પ્રકરણમાં જે શીખ્યા છે તે સર્કિટ માં ઇન્ડક્ટન્સ અને કેપેસિટેન્સ છે તો ચાલો હું તેને સમજાવું તેથી તેથી તેનો અર્થ એ છે કે તે એક કેપેસિટર છે એક કેપેસિટર તેના ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહ કરે છે તેથી કેપેસિટર સૌથી સામાન્ય વિદ્યુત ઘટક છે અને તેનો ઉપયોગ પાવર સિસ્ટમ કમ્યુનિકેશન કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ માં મોટા પ્રમાણમાં થાય છે તેથી મૂળભૂત રીતે કેપેસિટર્સ બે કન્ડકટીંગ પ્લેટો ને અલગ કરીને બનાવવામાં આવે છે જે સામાન્ય રીતે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ ના પાતળા સ્તરથી બનેલા હોય છે ઘણા ઉપયોગમાં કન્ડકટીંગ પ્લેટો માં એલ્યુમિનિયમ વરખ હોઇ શકે છે કન્ડકટીંગ પ્લેટો માં એલ્યુમિનિયમનો વરખ હોઈ શકે છે અને કન્ડકટીંગ પ્લેટો વચ્ચેની ઇન્સ્યુલેટીંગ મટિરિયલ હોઇ શકે છે જેને ડાઇલેક્ટ્રિક કહેવાય છે તે હવા સિરામિક પેપર માઇકા માયલર પોલિએસ્ટર અથવા પોલિપ્રોપીલિન અથવા વિવિધ પ્રકારની સામગ્રી હોઈ શકે છે તેથી આ ખરેખર એક બે પ્લેટનું સંચાલન કરતી પ્લેટ છે અને વચ્ચે ડાઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે તેથી આકૃતિ 1માં પ્રકરણ 5 ગોઠવીશું તેથી 5 1 તેથી આકૃતિ 1 તેથી સમાંતર પ્લેટ કેપેસિટર છે તેથી આ જુઓ તેથી આ સમાંતર પ્લેટ કેપેસિટર સરળ આકૃતિ છે તેને ફક્ત હાથથી દોરવામાં આવી છે તેથી આ ડાઇલેક્ટ્રિક છે અને આ ઉપલા અને નીચલા બે કન્ડકટીંગ પ્લેટો છે અને આ વચ્ચે છે આ ડાઇલેક્ટ્રિક છે કોઈ પણ પુસ્તક આ આકૃતિ મળશે તેથી સમાંતર પ્લેટ કેપેસિટર માં ડાઇલેક્ટ્રિક સ્તરથી અલગ પડેલા બે કન્ડકટીંગ પ્લેટો નો સમાવેશ થાય છે